તેથી આપણે જે કર્યું તે આપણે ખૂબ જ પ્રીસાઇઝ મેથેમેટિકલ રીત અને આ કન્સ્ટ્રેંટ આપ્યો ત્યાં ખરેખર એક છે અહીં પહોંચવાની એક ઇન્ટ્યુટીવ રીત છે જે આપણે કર્યું તેના કરતા વધુ રસપ્રદ છે તેથી સ્ટેબિલિટી ક્રાઇટેરિયા પર પહોંચવાની આ ઇન્ટ્યુટીવ રીત કરવા માટે હું શું કરીશ તે હું એક સરળ 1D ગ્રીડ લીપફ્રોગ સ્કીમ દોરીશ જેની આપણે વાત કરી રહ્યા છીએ તેથી આપણી ગ્રીડ એ મારૂ સ્પેસ છે અને આ મારો ટાઈમ છે આના પર હું વિચાર કરી રહ્યો છું તેથી આ મારું છે આ મારું છે આ મારું છે મને કયા અન્ય વેરિએબલ ની જરૂર છે અને યાદ રાખો ટાઈમ પણ અને વેરિએબલ હાફ ગ્રીડ દ્વારા અને સ્પેસ માં પણ સ્ટેગર્ડ છે તેથી આ મારૂ બનવા જઈ રહ્યું છે ચાલો આપણે તેને કેટલાક કહીએ તેથી અને તેને અનુરૂપ ત્યાં માઇનસ હશે માફ કરશો આ તે હશે હા આ પણ હશે ટાઈમ ની દ્રષ્ટિએ આ કહે છે આ છે અને આ છે તેથી મેં અને લીધું છે તેથી TE પોલેરાઇઝેશન માટે હું હમણાં જ આમાંથી એક સમીકરણ જોઈ રહ્યો છું તેથી મારો મતલબ આ માટેનું ડિફરન્શિયલ સમીકરણ હતું અને આ TM કેસ છે TM કેસમાં આ તે સમીકરણ છે જે મારી પાસે હતું તેથી માટે સમીકરણ નીચે મુજબ હતું હવે આપણે શું કરીએ તો આ મારું છે અને આ આમ બધું અહીં છે તો ચાલો તેને સ્ટેપવાઇઝ ફોર્મમાં લખીએ તો હવે થી દૂર છે શું પહેલેથી જ ખબર છે કે આગળની વસ્તુ શું છે તો સિગ્નલ જવા માટે કેટલો સમય જરૂરી છે તેથી સિગ્નલ પરથી જવા માટે જરૂરી સમય જરૂરી ફિઝિકલ સમય કલ્પના કરો કે એક ફિઝિકલ વેવ છે જે સ્પેસ અને ટાઈમમાં પ્રોપોગેટિંગ કરી રહી છે કે વેવ થી જવા માટે ઓછામાં ઓછો સમય કેટલો જરૂરી છે તો ડિસ્ટન્સ શું છે ડિસ્ટન્સ કે શું કામ તે 1 છે વિદ્યાર્થી સ્ટેટિસ્ટીક અંતર છે આ વેવ શક્ય તેટલી ઝડપથી કેવી ગતિએ c જઈ શકે છે હવે ત્રીજો પોઈન્ટ આપણે કહી શકીએ કે મિનિમમ છે તેથી હું આ ને મિનિમમ કહી રહ્યો છું આ સિગ્નલ માટે અહીંથી ડાબેથી જમણે જવા માટે જરૂરી મિનિમમ સમય છે હવે આપણે કહી શકીએ કે આ પહેલા એટલે કે ના લાપ્લાસ પહેલા મારે મારા અપડેટ સમીકરણનો ઉપયોગ કરવો જોઈએ મારું અપડેટ સમીકરણ શું હતું તેથી ફક્ત આ સમીકરણ ઉપર જુઓ અહીં હું લખી શકું છું આ મારું અપડેટ સમીકરણ હતું તેથી નું ઇવેલ્યુએશન કરવામાં બધી વેલ્યૂ શું છે તેના અને સ્પેસ માં સમાન લોકેશન પર પરંતુ ડિફરંટ ટાઈમ લોકેશન વિદ્યાર્થી માઇનસ વિદ્યાર્થી ડેલ્ટા અહીં એક છે આ સમીકરણ છે તેથી હવે આ સમય પહેલાં તે જાય તેની પહેલા મારે મારા અપડેટ સમીકરણનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જો હું આ અપડેટ સમીકરણનો ઉપયોગ ન કરું તો અહીં પર આ વ્યક્તિને નવી કિંમત મળી હોત તેથી હું અપડેટ સમીકરણનો ઉપયોગ કરી રહ્યો છું પરંતુ તેની અંદરની વેલ્યૂ ખોટી છે હું ત્યાંના ની પાસ્ટની વેલ્યૂનો ઉપયોગ કરીશ જે હું ત્યાં જવા માંગતો નથી તેથી વેવ ફિઝિકલી જાય તેની પહેલા હું મારા અપડેટ સમીકરણોનો ઝડપથી ઉપયોગ કરવા માંગુ છું જ્યારે મારા વેરિએબલ હજુ ફિઝીક્સને ફૈધફૂલ છે મારા વેરિએબલ જેવાકે ને અમુક સમયે ઇન્સ્ટન્ટ n કહે છે તેથી જ્યારે હું આ વસ્તુઓની અંદર વેલ્યૂને સબ્સ્ટિટ્યુટ કરું છું ત્યારે તે વાસ્તવમાં તે સમયે ફિલ્ડની વેલ્યૂ સ્પેસ ના પોઈન્ટ અને ટાઈમના પોઈન્ટ યોગ્ય હોવા જોઈએ જો હું વધુ સમય રાહ જોઉં તો હું આ ફોર્મ્યુલા નો ઉપયોગ કરીશ પરંતુ જે સંખ્યાઓ મેં અંદર મૂકી છે તે ખોટી હશે કારણ કે તે જૂના વેવનો ઉલ્લેખ કરશે જે પહેલાથી જ ફિઝિકલી ટ્રાવેલ કરી ચૂક્યા છે તેથી હું કેટલાક અર્થમાં કરવા માંગુ છું તે ખૂબ જ વિશાળ લાગે છે જ્યારે મેં કહ્યું કે લાઇટ ત્યાં પહોંચે તે પહેલા હું લાઇટ ની ગણતરી કરતાં વધુ ઝડપી કરવા માંગુ છું હું આ અપડેટ સમીકરણનો ઉપયોગ કરવા માંગુ છું તેથી તે મૂળભૂત રીતે કહે છે કે વખત તો આ સૂચવે છે કે તે સમયે પગલું આ tau કરતા વધારે અથવા ઓછું હોવું જોઈએ tau કરતાં ઓછું અને તે જ છે જે આપણી પાસે અગાઉ હતું હા મારો મતલબ છે કે તે યોગ્ય છે તેથી હા ટાઈમનું સ્ટેપ હોવું જોઈએ તેથી મારો મતલબ છે કે આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે c એ ખૂબ મોટી કિંમત છે તેથી તે ખૂબ જ નાની વેલ્યૂ બનશે પરંતુ તે તેના વિશે વિચારવાની સાચી રીત નથી તેના વિશે વિચારવાની સાચી રીત એ છે કે એવું ધારો કે ત્યાં કોંસ્ટંટ ફ્રિક્વન્સી છે તેથી તે જેને હું તરીકે લખી શકું છુ તેથી કે હું લખી શકું તેથી આપણે ખરેખર શું જોવું જોઈએ તે અને ટાઈમ પિરિયડ વચ્ચે તે આટલો મોટો આંકડો નહીં બને ઉદાહરણ તરીકે ધારો કે તમે ઓપ્ટિકલ ફ્રીક્વન્સીમાં છો ઓપ્ટિકલ ફ્રીક્વન્સીઝમાં ઓમેગા શું છે ઓપ્ટિકલ ફ્રીક્વન્સી ભૂલી જાઓ ચાલો કહીએ કે તમારી પાસે માઇક્રોવેવ 1 ગીગાહર્ટ્ઝ છે 1 ગીગાહર્ટ્ઝ 10 થી 9 છે તો ત્યાં ટાઈમ પિરિયડ શું છે વિદ્યાર્થી 10 થી માઇનસ 9 એ તમને શું આપશે ફરીથી નાની સંખ્યાઓ તેથી એ એક ખૂબ જ નાની સંખ્યા જેવી લાગે છે પરંતુ જ્યારે વેવના ટાઈમ પિરિયડના સંબંધમાં જોવામાં આવે છે ત્યારે તે હકીકતમાં કોઈ માઇક્રોસ્કોપ નથી તેથી આ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા પર પહોંચવાનોએક ઈંટયુંટીવ માર્ગ છે વિદ્યાર્થી ત્યાં તે કોઈના પર નિર્ભર છે હા ફરી ત્રીજો પાર્ટ તેથી પ્રથમ પાર્ટ એ પાર્ટ દ્વારા માટે ક્લિયર સ્પેસ છે પછી આપણે કહી રહ્યા છીએ કે આ સમીકરણમાં જ્યારે હું અપડેટ કરવા માંગુ છું તેથી હું આને અપડેટ કરવા માંગુ છું મારે શું કરવું પડશે તેથી મારે ફોર્મ્યુલા મુજબ આ વ્યક્તિ આ વ્યક્તિ અને આ વ્યક્તિનો ઉપયોગ કરવો પડશે હવે જ્યારે હું આ સમીકરણોનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું ત્યારે આ ક્વોંટીટી ના મારા અત્યારના એસ્ટિમેટ ને વધુ સારી રીતે રજૂ કરે છે જે યોગ્ય લાગે છે પરંતુ ખરેખર તેઓ કરંટ હોવા જોઈએ પરંતુ જો હું ડેલ્ટા x થી c કરતા વધારે ટાઇમની રાહ જોઉં તો વેવ છે જે આપણે કહીએ કે એક કેસમાં ડાબેથી જમણે ટ્રાવેલ કરી રહી છે વેવ પહેલેથી જ ફિઝીકલ રીતે થી ટ્રાવેલ કરી ચૂકી છે પરંતુ મેં હજી સુધી ટાઇમ અપડેટ નથી કર્યું મારા વેરિયેબલમાં હજુ પણ જુની વેલ્યુ છે તેના સ્થાને હજુ પણ જુની વેલ્યુ છે કારણ કે મેં ટાઇમ અપડેટ કર્યું નથી તેથી જ્યારે હું સમીકરણનો ઉપયોગ કરવા જાઉં છું ત્યારે વેવ વાસ્તવમાં આના સુધી પહોંચે તે પહેલાં હું ઝડપથી અપડેટ કરીશ તેને રોકવા માટે હું જૂની આઉટડેટેડ ના વર્ઝન નો ઉપયોગ કરું છું તેથી જ્યારે હું સમીકરણનો ઉપયોગ કરું છું ત્યારે હું વાસ્તવિક વેલ્યુનો ઉપયોગ કરું છું જે હું મારા શ્રેષ્ઠ એસ્ટીમેટને જાણું છું તેથી તે કહે છે કે ડેલ્ટા t એ tau કરતા ઓછું હોવું જોઈએ તેથી તમારા પર આધાર રાખીને વિદ્યાર્થી કેવી રીતે તેથી આ એક પ્રકારનો વિચારનો પ્રયોગ છે આ માત્ર એક વિચાર પ્રયોગ છે કારણ કે ફ્રી સ્પેસમાં ટ્રાવેલ કરીને આપણે ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે હું કેટલી ઝડપથી દરેક વસ્તુનું સિમ્યુલેટ કરી શકું છું કે હું મારા વેવ પર લખી રહ્યો છું તે વેરીએબલ પ્રત્યે હું ફૈધફુલ છું અલબત્ત હું ત્યાં બેઠો નથી અને ટ્રાવેલિંગની રાહ જોઉં છું તેથી આ બધા શું આઈન્સ્ટાઈન જેમને તેઓ ગેડાન્કેન વિચાર પ્રયોગો કહે છે તેથી આ સ્ટેબીલીટી ક્રાઈટેરીયા વિશે શું યોગ્ય છે જેને હું ઈંટયુટીવ વે કહીશ તે એ છે કે આ વિચારને ઉચ્ચ ડાઈમેન્શન માં સામાન્ય બનાવવું ખૂબ જ સરળ છે 1D સારું છે એક પ્રશ્ન જે તમે 2D માં પૂછી શકો છો તે કુરન્ટ સ્ટેબીલીટી ક્રાઈટેરીયા સમાન છે તેથી અહીં તમે રુટ 2 રુટ 3 વગેરેના ફેક્ટર શોધી શકશો